છેલ્લા મોડ્યુલ માં પેશીઓના વિદ્યુત અને યાંત્રિક ગુણધર્મો આપણે એક સ્ટ્રેન ગેજ તરીકે PEDOT PSS સાથે ફ્લેક્સિબલ સેન્સર કેવી રીતે બનાવી શકીએ અને ત્યારબાદ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ અને સોનાના ઇલેક્ટ્રોડ સાથે SU 8 સ્તંભો ચર્ચા કરવામાં આવ્યા હતા આ વિશિષ્ટ મોડ્યુલ માં હું ETM ગુણધર્મો માટે ચિપ પર વધુ ભાર અને મહત્તવ આપવા માંગુ છું Eનો અર્થ ઇલેક્ટ્રિકલ T નો અર્થ થર્મલ અને M નો યાંત્રિક ગુણધર્મો છે આપણે આ વિશિષ્ટ બનાવટ પ્રક્રિયા માં પડતા પહેલા તમારી પાસે સ્તન શરીરરચના વિશે અને સ્તન કેન્સર ના તબક્કાઓની બરાબર માહીતિ હોવી જોઈએ તેથી મેં તમને જોવા માટે બે ઝડપી વિડિઓઝ આપેલ છે અને પછી આપણે વર્ગ ચાલુ રાખીએ છીએ તેથી જો તમે સ્લાઈડ જોશો તો સામાન્ય રીતે સ્તન શરીરરચના એવી હોય છે કે તેમાં ડક્ટ્સ નો સમાવેશ થાય છે તેમાં લોબ્સ હોય છે તમે લોબ્સ ડક્ટને જુઓ છો અને પછી ત્યાં એક પિક્ટોરિયલ સ્નાયુ છે અને પછી ત્યાં ચરબી છે બરાબર તેથી નલિકા લોબ ચરબી અને પેક્ટોરલ સ્નાયુઓ હવે જો નલિકામાં કેન્સર થાય તો તેને ડક્ટલ કેન્સર કહેવામાં આવે છે તે લોબમાં થાય છે લોબ્યુલર કેન્સર બરાબર તે ડક્ટ અને લોબ બંને છે તો પછી તે મિશ્રિત ગાંઠ કેન્સર છે જો ત્યાં બળતરા હોય તો બળતરા કેન્સર જો ત્યાં મ્યુકસ હોય તો મ્યુકિનસ કેન્સર છે તેથી વિવિધ પ્રકારના કેન્સર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રિપલ નેગેટીવ સ્તન કેન્સર છે જ્યાં બધા માર્કર્સ ગેરહાજર હોય છે તેથી આ ચોક્કસ ચિપ કદાચ ઓનકોપેથોલોજીઝ ને વધુ સારી રીતે નિદાન કરવામાં મદદ કરશે કારણ કે જો તે બાયોડમાર્કર હોય તો આપણે હાલની મોડેલિટી માં ત્રણ વધારાની પદ્ધતિઓ અથવા ત્રણ વધારાના મોડેલિટીઝ ઉમેરી રહ્યા છીએ જો તમે વિડિઓ જોશો તો હું પ્રથમ સ્તન શરીરરચનાનો વિડિઓ ચલાવી રહ્યો છું આજે સ્તન કેન્સર એ સ્ત્રીમાં કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે સ્તન શરીરરચના વિશે વધુ જાણવું તે તમને કેન્સરની શરૂઆતમાં તપાસ અને નિવારણમાં મદદ કરી શકે છે સ્તન લિમ્ફ વાહિનીઓ દ્વારા લિમ્ફ નોડ્સ કહેવાતા પેશીના નાના માસ સાથે જોડાયેલા છે લિમ્ફ નોડ્સ બેક્ટેરિયા કેન્સરના કોષો અને અન્ય અનહેલ્ધિ મટીરિયલ ને એકત્રિત કરવા માટે જવાબદાર છે તમારા શરીરના અન્ય ભાગોની જેમ તમારી પાસે તમારા હાથની નીચે કોલરબોન્સ ની ઉપર અને તમારા બ્રેસ્ટબોન ની પાછળ આ લિમ્ફ નોડ્સ નાં જૂથો હોય છે દરેક સ્તન લોબ્સ લોબ્યુલ્સ અને નલિકાઓથી બનેલું છે લોબ્સ માં નાના લોબ્યુલ્સ હોય છે જેમાં નાના દૂધ ઉત્પાદક ગ્રંથીઓના જૂથો હોય છે જ્યારે સ્તન દૂધ ઉત્પન્ન કરે છે ત્યારે તે નળીમાંથી નિપલ માં પસાર થાય છે જ્યાં તે શરીરમાંથી બહાર નીકળે છે સ્તન કેન્સર સામાન્ય રીતે સ્તનના લોબ્યુલ્સ ગ્રંથીઓ અને નલિકાઓ માં વિકાસ પામે છે તો આમાં તમે વિગતવાર જોશો કે હું સ્તનની શરીરરચના વિષેની સ્લાઇડ પર શું બોલતો હતો હવે ચાલો જોઈએ કે કેવી રીતે સ્તનના કેન્સરમાં વિવિધ તબક્કાઓ છે સ્તન કેન્સરનું સ્ટેજીંગ એ રોગની હદ દર્શાવે છે કેન્સરનો તબક્કો ગાંઠોના કદ સહિત ઘણા પરિબળો પર આધારિત છે શુ કોઈ લસિકા ગાંઠો શામેલ છે શુ કેન્સર આક્રમક છે અથવા બિન આક્રમક છે અને શુ કેન્સર સ્તન બહારના વિસ્તારોમાં ફેલાયેલ છે સ્ટેજ 0 એ બિન આક્રમક સ્તન કેન્સર માનવામાં આવે છે આ તબક્કે ત્યાં કોઈ પુરાવા નથી કે કેન્સરના કોષો નળી અથવા લોબ્યુલથી આગળના પડોશી સ્તન પેશીઓમાં ફેલાય છે સ્ટેજ I એ આક્રમક સ્તન કેન્સરનો પ્રારંભિક તબક્કો માનવામાં આવે છે જ્યારે માપવામાં આવે ત્યારે ગાંઠ વ્યાસમાં 2 સેન્ટિમીટર કરતા વધુ હોતી નથી અને કેન્સરના કોષો સ્તનની બહાર ફેલાયેલા હોવાના કોઈ પુરાવા નથી સ્ટેજ II એ IIA અને IIB ની સબકેટેગરી માં વહેંચાયેલું છે સ્ટેજ IIA એ આક્રમક સ્તન કેન્સર છે જ્યાં ગાંઠ મહત્તમ 2 સેન્ટિમીટર નો વ્યાસ ધરાવે છે અને હાથની નીચે લસિકા ગાંઠોમાં ફેલાય છે અથવા ગાંઠ વ્યાસ 2 થી 5 સેન્ટિમીટર ની વચ્ચે છે પરંતુ તે કોઈ પણ લસિકા ગાંઠોમાં ફેલાયલ નથી સ્ટેજ IIB થોડો અલગ છે અને તે ગાંઠ 2 અથવા 5 સેન્ટિમીટરની વચ્ચે હોય છે અને અન્ડરઆર્મ લિમ્ફ ગાંઠોમાં ફેલાય છે અથવા ગાંઠ 5 સેન્ટિમીટર કરતા મોટી છે પરંતુ અન્ડરઆર્મ લિમ્ફ ગાંઠોમાં ફેલાયલ નથી સ્ટેજ III એ સ્થાનિક રીતે અદ્યતન કેન્સર માનવામાં આવે છે અને તે III IIIB અને IIIC ની સબકેટેગરી માં પણ વહેંચાયેલું છે ત્યાં બે મુખ્ય સિનારિઓ છે જે IIIA સ્તન કેન્સર સાથે થઈ શકે છે એક જ્યાં ગાંઠ વ્યાસમા 5 સેન્ટિમીટર કરતા મોટો ન હોય પરંતુ તે અન્ડરઆર્મ લિમ્ફ ગાંઠોમાં ફેલાય છે જે એકબીજાની રચના કરતી ગંઠાઇ જાય છે સ્તનના હાડકાની નજીકના લસિકા ગાંઠોમાં પણ કદાચ કેન્સર ફેલાઈ જાય છે સ્ટેજ IIIA નો બીજો સિનારિઓ અપવાદ સાથે ખૂબ સમાન છે કે ગાંઠ 5 સેન્ટિમીટર વ્યાસથી મોટી છે અને અંડરઆર્મ લસિકા ગાંઠો એકબીજા અથવા અન્ય પેશીઓ સાથે ગંઠાઇ જતા નથી અન્ય તબક્કાઓથી વિપરીત IIIB તબક્કામાં ગાંઠ કોઈપણ કદનું હોઈ શકે છે અને તે સ્તન અથવા છાતીની દિવાલની ત્વચામાં ફેલાય છે આ તબક્કો સ્તનની ત્વચા પરન ગાઠ્ઠો અથવા સ્તનના સોજો ને પણ શામેલ કરી શકે છે IIIC તબક્કામાં ગાંઠ પણ કોઈપણ કદની હોઈ શકે છે પરંતુ તે ક્લેવીકલ ની ઉપર અથવા નીચે લસિકા ગાંઠોમાં છાતીની દિવાલમા અને સ્તનની ચામડીમા પણ ફેલાય છે સ્ટેજ IV એ ડિસ્ટંટ મેટાસ્ટેટિક કેન્સર માનવામાં આવે છે એટલે કે તેથી તમે શુ જોયું તમે જોયું કે સ્તન કેન્સરના ઘણા તબક્કાઓ છે તબક્કો 0 I II III IV પહેલાં તમે કોઈ પણ રોગનું નિદાન કરો તો તમે આ રોગ માટે યોગ્ય ઉપાય કરી શકો છો તેથી પ્રારંભિક નિદાન પ્રારંભિક સ્ક્રીનીંગ આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પેરામીટર છે તમે પ્રારંભિક સ્ક્રીન સારુ કરો પ્રારંભિક નિદાન વધુ સારું થશે દુર્ભાગ્યે કારણ કે સામાન્ય રીતે જાગૃતિના અભાવને લીધે જ્યારે સ્ત્રીઓને ખબર હોય છે કે કંઈક સમસ્યા છે અને તેઓ હોસ્પિટલમાં જાય છે તે પહેલાથી જ સ્ટેજ III અથવા સ્ટેજ II હોય છે કારણ એ છે જે મેં કહ્યું જાગૃતિનો અભાવ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે જાગરૂકતા શરૂ કરીએ કારણ કે હવે આપણે આ સંશોધન સમસ્યા પર કામ કરી રહ્યા છીએ કે સ્ત્રીને મેમોગ્રાફી માટે જવું પડે છે જે સ્તન કેન્સરની સ્ક્રિનિંગ ટેસ્ટ છે વયજૂથ મુજબની જરૂરિયાત હોય છે જો 40 કરતાં ઓછી હોય તો તે વર્ષમાં એક વખત 40 હોય તો વર્ષમાં બે વાર અથવા ઉલટું તમે તેને ઝડપથી જોઈ શકો છો પરંતુ મુદ્દો એ છે કે મેમોગ્રાફી માટે જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ચાલો સ્ટેટેસ્ટિકસ જોઈએ અને પછી તમે સમજી શકશો કે હું શા માટે કહી રહ્યો છું સ્ક્રીન કરવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વર્ષમાં એકવાર નિયમિતપણે પરીક્ષણ કરવું એ મોટી બાબત નથી અને ઘણી સરકારી સુવિધાઓ તેને મફત અથવા 80 કે 100 રૂપિયા જેવી ખૂબ નજીવી કિંમતમાં કરી આપે છે તેથી જો તે જીવન બચાવી શકે છે તો તે હજારો ખર્ચ કરવા યોગ્ય છે પરંતુ તે જ સમયે ઘણા બધા લોકોને તે પોસાય શકે તેમ નથી તેથી 100 માટે કેવુ તેથી જો તમે સરકારની પહેલ જોશો તો ખાસ કરીને આરોગ્યસંભાળ માટે ઘણી સારી પહેલ કરવામાં આવી છે અને જો આપણે જાણતા હોઈએ તો આપણે તે પહેલની મદદ લઈ શકી છું તાજેતરમાં મને જાણવા મળ્યુ કે ખાસ કરીને કર્ણાટક રાજ્યમાં સરકારની પહેલ છે જ્યાં સરકાર હાર્ટ ઓપરેશન માટે 1 2 લાખ અથવા 1 3 લાખ મૂલ્યની આસપાસ કંઈક આપશે તે ખરેખર મહત્વપૂર્ણ અને સારી પહેલ છે તેથી પરંતુ મુદ્દો એ છે કે આપણે જાગૃત હોવા જોઈએ જો આપણે જાગૃત હોઈએ તો આપણે પહેલ વાપરી શકીએ તેથી આ હું સેન્સર એક્ટ્યુએટર્સ ના વિષયથી થોડા વિચલિત થઇ થોડી વાતો કરું છું કારણ કે જ્યારે તમને કોઈ રોગ હોય ત્યારે તમારે સેન્સર એક્ટ્યુએટર્સ શીખવાનું હોય છે પરંતુ આ રોગ કેમ થવો જોઈએ આ વસ્તુ કેમ બંધ થતી નથી તેથી જો તમે રોકી શકતા નથી તો તમે તેને ઓછામાં ઓછું પ્રારંભિક તબક્કે શા માટે સ્ક્રીન કરતા નથી તેથી તે જ કારણ છે જેના વિશે હું વાત કરતો હતો તેથી જો તમે સ્લાઇડ જોશો તો તમે સમજી શકશો કે આપણે સ્તન કેન્સરની જીનોટાઇપ નહીં સ્તન કેન્સરની ફેનોટાઇપિંગ વિશે વાત કરી રહ્યા છીએ અને સપ્ટેમ્બર 2018 માં GLOBOCAN રીપોર્ટ અનુસાર કેન્સર નો ભાર 18 1 મિલિયન કેસ અને લગભગ 9 6 મિલિયન કેન્સર મૃત્યુ જેટલો વધી ગયો છે તે એક ખુબ મોટી કિંમત છે અને તમે અહીં જોઈ શકો છો કે ઘટનઓ વિરુદ્ધ મૃત્યુ દર ફેફસાંનું કેન્સર તદ્દન હદ તરફ દોરી જાય છે તમે જોઈ શકો છો ફેફસાના કેન્સરની ઘટનાઓ લગભગ તમામ નવા કેસ ના લગભગ 11 6 ટકા લગભગ 2 094 million મિલિયન કેસ છે જો તમે ફરીથી સ્તન કેન્સર વિશે વાત કરો તો 2 089 મિલિયન કેસ ની નજીક છે કોલોરેક્ટલ કેન્સર જે 1 8 મિલિયન કેસ ના લગભગ 10 2 ટકા છે ત્યારબાદ પ્રોસ્ટેટ કેન્સર 1 3 મિલિયન કેસ અને પેટનું કેન્સર આશરે ૧ મિલિયન કેસ છે જ્યારે તમે મૃત્યુ દરને જોશો ત્યારે તમે જોશો કે ફેફસાંના કેન્સરનો 18 4 ટકા મૃત્યુદર છે તેનો અર્થ એ કે 1 8 મિલિયન મૃત્યુ જ્યારે કોલોરેક્ટલ વિશે વાત કરો ત્યારે તમે જોઈ શકો છો કે લગભગ 881000 દર્દીઓ મૃત્યુ પામે છે પેટનું કેન્સર લગભગ 783000 યકૃત 78200 જ્યારે સ્તન 62700 છે અને આ બંને જાતિઓ અને વિશ્વભરની તમામ ઉંમરના બધા કેન્સર માટે છે પરંતુ જો તમે જુઓ તો એકંદરે ભાર ઘણો મોટો છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેસ ના 27 ટકા ગણતા સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં કેન્સરની અગ્રણી સાઇટ છે અને તેથી જ તેને નિવારવા અને સમાધાન શોધવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે હવે સ્તન કેન્સર માટે ઘટનાનો ઉંચો દર અને ઓછા પ્રમાણમાં મૃત્યુ દર સૂચવ્યું છે કે સચોટ અને વહેલા નિદાન જીવન બચાવવામાં લાંબી મજલ કાપી શકે છે તમે ઘટનાની દ્રષ્ટિએ જોઈ શકો છો કે આ નંબર 2 છે પરંતુ મૃત્યુદરની દ્રષ્ટિએ તે 5 નંબર છે તેથી જો આપણે વધુ સારા નિદાનને વધુ સારી રીતે તપાસતા વધુ સારા સેન્સર મેળવી શકતા તો આપણે હજી પણ આ મૃત્યુદર ઘટકને ઘટાડી શકીએ છીએ તેથી તમે વિડિઓમાં જોયું છે કે આપણે શુ જોશું કે જ્યારે તમે 0 તબક્કો લેશો તેમા ગાંઠોનું કદ ખૂબ જ નાની અને ગ્રંથીઓની અંદર હોય છે લસિકા ગાંઠોમાં કશું નથી તેનો ફેલાવો ફેલાતો નથી અને સર્વાયવલ રેટ 5 વર્ષના સર્વાયવલ રેટ માટે લગભગ 100 ટકા છે 2 સેન્ટીમીટર માટે સ્ટેજ I ફરીથી લસિકા ગાંઠ નથી અને સ્તનના ક્ષેત્રમાં સીમિત છે બહાર નથી જે એક સારો મુદ્દો છે અને 100 ટકા એ 5 વર્ષનો સર્વાયવલ રેશિયો છે તેથી આ બે છે જ્યાં આપણે દર્દીને ઓળખવા જોઈએ બરાબર તેમ છતાં જેમ તમે આગળ વધો છો જ્ય તે તબક્કો II છે અને ગાંઠનું કદ લગભગ 2 થી 5 સેન્ટિમીટર છે અને હવે લસિકા ગાંઠો અસરગ્રસ્ત છે તમે અહીં રિપ્રેઝેંટેટિવ ઇમેઝ જોઈ શકો છો કે લસિકા ગાંઠો અસરગ્રસ્ત છે અને પછી આ ફક્ત પ્રેસ સુધી મર્યાદિત છે તેથી હજી પણ તેનો ઉપચાર થઈ શકે છે અને તમે જોઈ શકો છો કે જીવન ટકાવી રાખવાનો દર સર્વાયવલ રેટ 87 ટકા છે પરંતુ તમે ત્રીજા અને ચોથા તબક્કામાં જતા મુશ્કેલી અથવા જટિલતા વધે છે તબક્કો III એ 5 સેન્ટિમીટર અને તબક્કો IV મા મોટો કોઈપણ કદનો છે તબક્કો III કેન્સરથી અસરગ્રસ્ત છે કેન્સર સ્નાયુઓ અને ત્વચા પર પહોંચી જાય છે તમે અહીં જોઈ શકો છો તમે લસિકા ગાંઠો જોઈ શકો છો જ્યાં આ કિસ્સામાં મગજમાં ગાંઠ સહિત ક્યાંય પણ હોઈ શકે છે ફક્ત સ્તનના ક્ષેત્રમાં જ મર્યાદિત છે બહાર નહી પરંતુ અહીં તે શરીરના કોઈપણ ભાગનો હોઈ શકે છે અને આ ફક્ત 20 ટકા છે આ ફક્ત 61 ટકા છે હું જે પસંદ કરું છું તે એ છે કે આપણે કેવી રીતે એવી સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરીએ કે જેમાં ઓછામાં ઓછી આપણે સ્ટેજ II ને આવરી શકીએ તેથી ગાંઠના કદના આધારે સાઇટ્સ ના આધારે તબક્કા 0 થી IV છે પછી તમે કહી શકો કે તે એક લોબ્યુલર કાર્સિનોમા ઇન સીટુ આક્રમક લોબ્યુલર કાર્સિનોમા અને આક્રમક ડક્ટલ કાર્સિનોમા છે રીસેપ્ટર્સની સ્ટેટસ ના આધારે તમે ચાર સ્ટેટ માં HER2 પ્લસ માઈનસ લ્યુમિનલ A લ્યુમિનલ B ટ્રીપલ નેગેટિવ HR માઇનસ HER2 માઇનસ અને HER2 એનરિચ HR માઇનસ અને HER2 પ્લસ વિભાજિત કરી શકો છો તેથી આ રીસેપ્ટર સ્ટેટસ પર આધારિત છે જો હું સ્તન કેન્સરની નિદાન અને સ્ટેજીંગ નુ બેકગ્રાઉન્ડ અથવા વર્કફ્લો જોઉં તો તમે અહીં જોઈ શકો છો કે એકવાર તેનું નિદાન થઈ જાય પછી કેન્સર નિદાનની ઘણી રીતો હોઈ શકે છે એક છે શારીરિક પરીક્ષણ અથવા ઇતિહાસ બીજું એક ક્લિનિકલ સ્તન પરીક્ષણ છે જેને CBE કહેવામાં આવે છે ત્રીજું મેમોગ્રાફી MRI અલ્ટ્રાસાઉન્ડ છે ચોથું એક જીનોટાઇપિંગ છે જે રક્ત રસાયણશાસ્ત્ર અભ્યાસ છે આપણે ફેનોટાઇપિંગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે બાયોપ્સી ચાલુ રાખીએ છીએ જો બાયોપ્સી કરવામાં આવે તો કોષો અભ્યાસ માટે લેવામાં આવે છે જેને સાયટોલોજી કહે છે તેથી સાયટોલોજી પછી કોર બાયોપ્સી ઇન્સેન્શનલ બાયોપ્સી અને એક્સિજેશનલ બાયોપ્સી જો આગળ ભાગ કરીએ તો ત્યાં હિસ્ટોપથોલોજિકલ અનાલિસિસ છે જ્યાં બધા જ બાયોમાર્કર્સ કે જેની હું વાત કરતો હતો ER એસ્ટ્રોજન PR પ્રોજેસ્ટેરોન HER2 પ્લસ નો અભ્યાસ થાય છે અને પછી તેના આધારે સ્ટેજીંગ અને સબટાઈપિંગ છે તેથી સ્તન કેન્સરના સ્ટેજીંગ પર નિદાન માટેની આ પ્રક્રિયા અથવા વર્કફ્લો છે તેથી બધા સ્તન કેન્સરનો 73 ટકા HR પ્લસ 2 HER માઈનસ HER2 માઈનસ છે જ્યાં 13 ટકા જેને ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર પણ કહેવામાં આવે છે ખૂબ જ જોખમી HR માઈનસ અને HER2 માઈનસ છે જ્યારે 10 ટકા અને 5 ટકા HR પ્લસ 2 HER2 પ્લસ અને HR માઇનસ HER2 પ્લસ માટે છે તેથી હવે મુદ્દો એ છે કે આપણને વૈકલ્પિક મોડાલીટી ની જરૂર છે અને આપણે પેશીઓના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાની જરૂર છે વૈકલ્પિક મોડાલીટી તરીકે આપણે પેશીઓના શારીરિક ગુણધર્મો વિશે કેવી રીતે અભ્યાસ કરીએ તેથી તેથી જ આપણે આ ચોક્કસ ડોમેન બાયોપ્સી ડોમેન માં ક્યાંક હતા તેથી હવે આપણે પેશીઓના કયા ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો જોઈએ આપણે વિદ્યુત ગુણધર્મોનો અભ્યાસ કરી શકીએ છીએ જે રેઝિસ્ટિવ અને ઇમ્પિડન્સ માપ છે આપણે વાહકતા અને ડિફ્યુઝિવિટિ જે થર્મલ વાહકતા છે તેનો અભ્યાસ કરી શકીએ છીએ આપણે સ્થિતિસ્થાપકતા અને જડતા જેવા યાંત્રિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરી શકીએ છીએ જો આપણે બાયોમાર્કર્સ સાથે આ બધા પેરામિટર ને જોડીએ તો શું આપણે ફાલ્સ પોજિટિવ અને ફાલ્સ નેગેટિવ સિગ્નલ ને નીચે લાવી શકીએ છીએ અને તેમને ઘટાડવા માટે આપણી પાસે નોવેલ અથવા વૈકલ્પિક અથવા વધારાની મોડલિટિ પણ છે અથવા ફાલ્સ પોજિટિવ અને ફાલ્સ નેગેટિવ ને ઘટાડવા માટે જ નહીં પણ ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરનું નિદાન કરવા મટે પણ તેથી આ ખાસ સંશોધનનું મોટું ચિત્ર છે જો તમે ફરીથી સ્ક્રીન જોશો તો તમે જોશો કે MRI આ રીતે કરવામાં આવે છે તમારામાથી મોટાભાગનાએ જોયું છે MRI કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે એક અલગ લેક્ચર આવશ્યક છે હમણાં માટે તમે ફક્ત સમજો કે MRI અને મેમોગ્રાફી બંનેનો ઉપયોગ દર્દીને તપાસવા માટે થાય છે જો ત્યાં કોઈ સસ્પિસિઅસ રિજિઓન હોય તો દર્દીને બાયોપ્સી માટે કહેવામાં આવે છે સ્તનની બાયોપ્સી સોયની સહાયથી કરવામાં આવે છે અને પેશીઓ બહાર કાઢવામાં આવે છે જેમ તમે અહીં જોઈ શકો છો અને પેશીઓ આગળ કાપી નાખવામાં આવે છે જ્યારે તમે માઇક્રોટોમથી ટીશ્યુને વધુ કાપી નાખો છો તો પછી તમે વિવિધ બાયોમાર્કર્સ મેળવી શકો છો તેથી અહીં તમે જોઈ શકો છો H અને E સ્ટેનિંગ P63 બ્રાઉન SMA રેડ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે PR ER SP 63 SMA અને H અને E છે બરાબર હવે આપણે જે વિચારી રહ્યા છીએ તે છે કે આપણે આ પેશીના વિદ્યુત મિકેનિકલ અને થર્મલ ગુણધર્મોને માપી શકીએ અને તે માટે આપણે શું કરી શકીએ તેથી હવે તમે આ વિશેષ ઉદાહરણને લેશો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પછી આપણે જોશું કે આ ચોક્કસ ચિપ ને આપણે કેવી રીતે બનાવટ કરી શકીએ છીએ અને ટીશ્યૂ ના ગૂણધર્મ ને સમજવા માટે તેને કેવી રીતે મૂકી શકીએ છીએ તેથી જો તમે આ ચિપ જોશો તો મને આગળની સ્લાઇડ જોવા દો હા હવે આ એક ચિપ છે જે આપણે બનાવવી પડશે આ ચિપ મા શું છે આ ચિપમાં હીટર નો સમાવેશ થાય છે જે તમે અહીં જોઈ શકો છો અને પછી તે હીટર પર એક અવાહક મટીરિયલ છે હવે તમે બધા જ જાણો છો કે તમે હીટર કેવી રીતે બનાવી શકો છો તે ખૂબ જ સરળ છે તમે ધાતુને જમા કરો છો પછી ફોટોરેસિસ્ટ ને સ્પિન કોટ કરો છો સોફ્ટ બેક કરો છો તેને માસ્ક થી એક્સ્પોઝ કરો છો ફોટોરોસિસ્ટ ને વિકસિત કરો છો પછી હર્ડ બેક કરો પછી મેટલ ને ઇચ કરો પછી એસીટોન થી ફોટોરેસિસ્ટ ને દુર કરો અને તમારુ હીટર તૈયાર છે હીટર પછી તમારી પાસે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ પર તમારી પાસે ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ હોઈ શકે છે એકવાર તમારી પાસે ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ હોય તો પછી ફરીથી તમે તેને કેવી રીતે બનાવશો તે તમે જાણો છો તમે મેટલ જમા કરો છો અને ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ બનાવવા માટે લિથોગ્રાફી તકનીકનો ઉપયોગ કરો છો આ ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ પર તમે સેંસિંગ મટીરિયલ જમા કરી શકો છો અને આ સેંસિંગ મટીરિયલ એ તમારુ પાઇઝોરેઝિસ્ટીવ મટીરિયલ છે હવે જો તમારી પાસે પાઇઝોરેઝિસ્ટીવ મટીરિયલ છે તેનો અર્થ એ છે કે હું તેને સરળ બનાવવા માટે ફક્ત એક બ્લોક ડાયાગ્રામ નો ઉપયોગ કરીશ તેથી તળિયે એક હીટર છે જેને હું H કહીશ તેના પર આપણે કહી શકીએ કે ઇન્ટરડિજીટેટેડ ડિજિટલ ઇલેક્ટ્રોડ્સ છે જેને હું IDEs કહુ છું જેના પર તમારી પાસે સેંસિંગ મટીરિયલ છે તેથી હું તેને પાઇઝોરેઝિસ્ટર કહીશ તો PZ બરાબર હવે જો હું બળ લાગુ કરું છું તો પછી રેઝિસ્ટર પાઇઝોરેઝિસ્ટર જે આ ખાસ ચાર બ્લોક્સ છે આ મને રેઝિસ્ટન્સ માં પરિવર્તન બતાવશે પરંતુ તે ત્યારે જ રેઝિસ્ટન્સ મા પરિવર્તન બતાવશે જ્યારે મારો સિલિકોન વળશે પરંતુ સિલિકોન સખત છે તેથી હું શું કરી શકું છું તેથી જ હવે હું ડાયાફ્રેમ બનાવી શકું છું અને આ તે છે જે તમે અહીં ડાયાફ્રેમ જોઈ શકો છો ડાયાફ્રેમ બનાવવામાં આવે છે જેથી જ્યારે હું કોઈ બળ લાગુ કરું ત્યારે આ ડાયફ્રેમ વળે છે અને જ્યારે તે વળે છે ત્યારે પાઇઝોરેઝિસ્ટરમાં તાણ આવે છે અને તેથી રેઝિસ્ટન્સ માં ફેરફાર થાય છે તેથી આ મુદ્દો છે હવે જો હું પાઇઝોરેઝિસ્ટર પર ફરીથી આવું છું તો હું તમને ફરીથી બતાવીશ કે આ બ્લોક ખરેખર શું છે જેથી તમે ખૂબ સ્પષ્ટ રીતે સમજો હું ફક્ત એક બ્લોક ડાયાગ્રામ બતાવી રહ્યો છું તે રીતે તે વધુ સરળ બને છે તેથી સિલિકોન અને અલબત્ત તમારી પાસે ઓક્સાઇડ ઓક્સિડાઇઝ સિલિકોન વેફર છે તેથી આપણી પાસે SiO2 હશે તેના પર તમારી પાસે તમારું હીટર છે તેથી હું H અથવા હીટર લખીશ તેના પર તમારી પાસે ફરીથી સિલિકોન ઇન્સ્યુલેટેડ ડાયોક્સાઇડ છે પછી તેના પર તમારી પાસે ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ IDEs છે IDEs પર તમારી પાસે પાઇઝો રેઝિસ્ટર છે તેથી મારી પાસે અહીં PZ છે તેના પર તમારી પાસે પાઇઝો રેઝિસ્ટર છે તેના પર તમારી પાસે ફરીથી ઇન્સ્યુલેટીંગ મટીરિયલ છે જે SiO2 છે તેના પર તમારી પાસે ગોલ્ડ પેડ છે જે Au છે ગોલ્ડ પેડ પર તમારી પાસે SU8 સ્તંભ છે તેથી SU8 સ્તંભ હું આ રીતે જ દોરીશ જે SU8 ને દર્શાવે છે બરાબર તેથી આ આ ચિપ નું બંધારણ છે તળિયે શું છે ત્યાં એક હીટર છે જે તમે અહીં જોઈ શકો છો પછી એક ઇન્સ્યુલેટર છે અને પછી ત્યાં ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે જે તમે આ ચોક્કસ આકૃતિમાં જોઈ શકો છો ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ પર ત્યાં એક પાઇઝો રેઝિસ્ટર છે જે તમે આ આકૃતિમાં જોઈ શકો છો તેના પર ત્યાં સિલિકોન ડાયોક્સાઇડ છે કે જેના ઉપર ગોલ્ડ પેડ્સ છે જે તમે અહીં જોઈ શકો છો અને પછી ગોલ્ડ પેડ્સ ઉપર ત્યાં SU8 સ્તંભો છે જે તમે અહીંથી જોઈ શકો છો બરાબર તેથી આ ચિપ છે અને આ સિલિકોનની પાછળની બાજુએ તમારી પાસે શું છે તમારી પાસે ઇચિંગ છે જે તમારો ડાયાફ્રેમ છે બરાબર તેથી આ ચિપ છે હવે જો હું આ ચિપ પર કોઈ પેશી મૂકું છું તેનો અર્થ એ કે મારી પાસે ટીશ્યુ છે અને આ પેશી આ ચિપ પર આમ મૂકવામાં આવે છે અને જો હું આ ચિપને અહીં બરાબર મૂકી દઉં તો વચ્ચે ત્યાં શું છે ત્યા આના જેવી પેશી છે આ મારી ચિપ છે કઈ ચિપ આ એક બરાબર અથવા તમે આ કહી શકો છો હવે જો હું મારા ઇન્ડેન્ટર દ્વારા કોઈ બળ લાગુ કરું આ મારું ઇન્ડેન્ટર છે બરાબર આ મારું ઇન્ડેન્ટર છે જો હું ઇંડેન્ટર દ્વારા બળ લાગુ કરું તો શું થશે જો હું આ પેશી પર બળ લાગુ કરું તો આ મારું બાયોપ્સી પેશી છે તેથી જો હું બળ લાગુ કરું છું તો ચિપ પરનો મારો પાઇઝોરેઝિસ્ટર રેઝિસ્ટન્સ માં ફેરફાર બતાવશે આ ચિપ પરનો મારો પાઇઝોરેઝિસ્ટર કેટલું બળ લગાવ્યૂ છે તેના આધારે રેઝિસ્ટન્સ માં ફેરફાર બતાવશે અથવા પેશી દ્વારા તે રૂપાંતરિત થાય છે ત્યાં F1 બળ છે કે જે હું ઇંડેન્ટર દ્વારા લાગુ કરું છું અને મારી ચિપને F2 બળ મળશે આ F2 પેશીઓની સ્થિતિસ્થાપકતા અથવા પેશીઓની જડતા પર આધાર રાખે છે તેથી જો હું બળનો તફાવત જાણું છું તો પછી હું પેશીની સ્થિતિસ્થાપકતા અથવા જડતાને માપી શકું છું તે સમજાયું આ બળ પરિવર્તન હું પાઇઝો રેઝિસ્ટરની મદદથી માપી શકું છું ચાલો હવે બીજો ગુણધર્મ જોઈએ હવે તમે જોશો કે જો તમે ઇંડેન્ટર જુઓ જે આ આક્રુતીમાં છે જો તમે ઇન્ડેન્ટર જોશો તો ત્યાં ઇલેક્ટ્રોડ અને ઇન્ડેન્ટરની મોડ ટીપ છે તમે ઇલેક્ટ્રોડ જોઈ શકો છો જે ઇન્ડેન્ટરની ટીપ છે તેનો અર્થ એ કે જો હું અહીં વોલ્ટેજ લાગુ કરું છું જે આપણે કહી શકીએ કે વોલ્ટેજનો એક પોટેંશિયલ અહીં છે અને ચિપ પર ત્યાં SU8 સ્તંભ સાથે ગોલ્ડ પેડ છે બરાબર તેથી જો હું અહીં આ પોટેંશિયલ ના બીજા પેડ તરીકે વોલ્ટેજ લાગુ કરું તો પછી શુ થશે જો હું V1 અને V11 વચ્ચે વોલ્ટેજ લાગુ કરું તો પછી પેશીઓના રેઝિસ્ટન્સ ના આધારે મારો કરંટ બદલાઈ જશે જો હું પોટેંશિયલ તફાવત લાગુ કરું જે બે જોડી V1 અને V11 વચ્ચે વોલ્ટેજ છે તે બે ઇલેક્ટ્રોડ જેવુ છે તેથી ઇલેક્ટ્રોડ 1 અને ઇલેક્ટ્રોડ 11 ઇલેક્ટ્રોડ 11 એ ચિપ પર છે ઇલેક્ટ્રોડ 1 એ ઇંડેન્ટર પર છે તેથી જો હું તે બે ઇલેક્ટ્રોડ વચ્ચે વોલ્ટેજ લાગુ કરું અને જો ત્યાં વચ્ચે કોઈ પેશી હોય તો હું કરન્ટ માં પરિવર્તન જોઈ શકું છું અને તે કરન્ટ માં ફેરફાર પેશીઓના રેઝિસ્ટન્સ ને કારણે થશે તેથી જો હું વોલ્ટેજને જાણું છું જો હું કરન્ટ ને જાણું છું તો હું પેશીઓના રેઝિસ્ટન્સ ને માપી શકું છું તેથી પ્રથમ આપણે સ્થિતિસ્થાપકતાને માપી રહ્યા છીએ હવે આપણે રેઝિસ્ટન્સ ને માપી રહ્યા છીએ ચાલો ત્રીજો ગૂણધર્મ જોઈએ આપણી ચિપ પાસે શું છે આપણી ચિપમાં હીટર છે નોધ લ્યો કે અહીં એક ચીપ chip પાસે હીટર છે તેથી જો હું હીટર પર વોલ્ટેજ લાગુ કરું તો તે ગરમ થશે આનો અર્થ એ કે હું મારી ચિપને ગરમ કરી શકું છું ચાલો આપણે કહીએ કે 37 ડિગ્રી સેન્ટિગ્રેડ પર અને પેશી આ ચિપ પર મૂકવામાં આવે છે હવે જો તમે ઇન્ડેન્ટર જોશો તો ઇન્ડેન્ટર પાસે થર્મિસ્ટર છે અને આ થર્મિસ્ટર અહીંની પેશીઓની ટોચ પર હશે તો ચાલો આપણે T11 કહીએ અને ચિપ એ T1 પર છે તેથી કારણ કે ચિપ પાસે હીટર છે ઇંટેન્ડર પાસે થર્મિસ્ટર છે હું તાપમાનમાં ફેરફાર શું છે તે માપી શકું છું જો હું 37 ડિગ્રી સેન્ટિગ્રેડ લાગુ કરું પેશીની ટોચનુ તાપમાન શું છે જે T11 છે અને તે તફાવતથી હું પેશીની થર્મલ વાહકતા માપ કરી શકું છુ તેથી હવે હું સ્થિતિસ્થાપકતા અથવા યાંત્રિક ગુણધર્મોને માપી શકું છું હું રેઝિસ્ટન્સ અથવા વિદ્યુત ગુણધર્મોને માપી શકું છું હું તાપમાનમાં ફેરફાર અથવા પેશીના થર્મલ વાહકતાને માપી શકું છું તેથી પેશીઓના ETM ગુણધર્મો અથવા પેશીઓના ફેનોટાઇપીંગને માપવા માટે માઇક્રોફેબ્રિકેટેડ બાયોચિપ અથવા ETMની મદદથી હું ત્રણેય ગુણધર્મો માપી શકું છું હવે આ ખાસ કરીને શેના માટે છે અને પછી આ પેશી ક્યાં રાખવામાં આવે છે આ પેશીને તમે અહીં જોઈ શકો છો તે કેસીંગમાં રાખવામાં આવે છે અને આ કેસીંગ 3D પ્રિન્ટીંગ મટિરિયલ 3D પ્રિંટરની મદદથી છે તેથી હું તે તમને બતાવીશ કે લેબ ક્લાસ 3D પ્રિંટર્સમાં 3D પ્રિંટર કેવી રીતે કામ કરે છે તેથી જો તમે અહીં જુઓ તો ટોચની પેનલ છે ત્યાં એક PCB છે ત્યાં એક મધ્યમ ભાગ છે અહીં આપણી બાયોચિપ છે આ બાયોચિપ છે પછી ત્યાં એક વસ્તુ છે અને ત્યાં એક તળિયે ભાગ છે જ્યારે તમે બધું એકસાથે મૂકશો ત્યારે તમારી પાસે એક શંકુ છે જેમાં તમે પેશીને મૂકી શકો છો બરાબર તેથી આ આવી રીતે કાર્ય કરે છે તો ચાલો હવે હું આગળની સ્લાઈડ પર જાઉ અહીં તમે ઝડપથી પ્રોસેસ ફ્લો જોઈ શકો છો ત્યાં સિલિકોન છે પછી તમારી પાસે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન છે પછી તમારી પાસે માઇક્રો હીટર છે તેના પર તમારી પાસે ફરીથી સિલિકોન ડાયોક્સાઇડ છે જેના પર તમારી પાસે ઇન્ટરડિજિટેટ ઇલેક્ટ્રોડ્સ છે ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ પછી તમારી પાસે પિઝોરેઝિસ્ટર છે પાઇઝોરેઝિસ્ટર પછી તમારી પાસે ઇન્સ્યુલેટર છે અને જેના પર તમારી પાસે સોનાના પેડ્સ છે સોનાના પેડ્સ પર તમારી પાસે SU8 સ્તંભ છે અને પછી તમે SU 8 સ્તંભ ને સોનાથી કોટ કરવાની લિફ્ટઓફ તકનીક કરો છો એકવાર તમે તેની પાછળની બાજુએ તે કરો છો ત્યારે તમે ડાયાફ્રેમ બનાવી શકો છો તેથી હું અહીં સિલિકોન સિલિકોન ડાયોક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ પર નિક્રોમ હીટર લખીશ પછી સિલિકોન ડાયોક્સાઇડ પર સિલિકોન છે આ તમે સમજો છો આ વસ્તુ તમે સમજો છો હું દર વખતે લખી રહ્યો નથી પછી તમે તમારા હીટર પર સિલિકોન ડાયોક્સાઇડ પર ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે અહીં તમારી પાસે તમારા ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ પર પાઇઝોરેઝિસ્ટીવ મટીરિયલ છે જે સિલિકોન ડાયોક્સાઇડ પર બેઠા છે જે નિક્રોમ પર છે અને જે સિલિકોન ડાયોક્સાઇડ પર છે તે પછી તમારી પાસે ગોલ્ડ પેડ છે તેથી પછી તમારી પાસે ઇન્સ્યુલેટર છે તેથી તમારી પાસે ઇન્સ્યુલેટર છે તેથી IDEs પર પાઇઝોરેઝિસ્ટર પર SiO2 છે હું આ વિશેષ બાબતો લખવાનું બંધ કરીશ હવે તમારી પાસે IDEs પર પાઇઝોરેઝિસ્ટર પર SiO2 પર ગોલ્ડ છે અહીં તમારી પાસે આ છે તમારી પાસે ગોલ્ડ પેડ્સ પર SU 8 છે અને પછી હું આ વસ્તુ લખીશ નહીં પછી તમારી પાસે SU 8 છે જે સોનાના પેડ પર વહે છે અને છેવટે તમારી પાસે સિલિકોન વેફરની પાછળની બાજુએ ઇચ કરીને ડાયાફ્રેમ છે તેથી આ એક ચિપ બનાવવા માટેનો પ્રોસેસ ફ્લો છે જે પેશીના વિદ્યુત થર્મલ અને યાંત્રિક ગુણધર્મોને માપી શકે છે આપણે તમને લેબ ક્લાસ પેરાફિનાઇઝ્ડ અને ડિપેરાફિનાઇઝ્ડ માના એકમાં તે બતાવીશું કે પેશીઓને કેવી રીતે ડિપેરાફિનાઇઝ્ડ કરવું જ્યારે તમે ટીશ્યુ મેળવો છો ત્યારે તે સામાન્ય રીતે મીણથી ઢંકાયેલ હોય છે અને આને દર્દી પેશી બોક્સ અથવા બ્લોક કહેવામાં આવે છે અને પછી આ પેશી બહાર કાઢવામાં આવે છે તમે પેરાફિન જોઈ શકો છો તે પેરાફિન ને દૂર કરશે અને તે પછી આ તમારી ડિપેરાફિનાઇઝ્ડ પેશીઓ છે જે તમે અહીં જોઈ શકો છો પેરાફિનાઇઝ્ડ ટીશ્યુ વિરુદ્ધ ડિપેરાફિનાઇઝ્ડ ટીશ્યુ બરાબર હવે આ પેશી તમારે આ વિશિષ્ટ શંકુ અથવા શંકુ આકારના હોલ્ડર ને મૂકવુ પડશે અને જો તમે અહીં ચિપ અથવા માઇક્રોચીપ અથવા બાયોચિપ જોશો તો આ ચોક્કસ 3D પ્રિંટેડ કેસ હોલ્ડર ની અંદર જ મૂકવામાં આવશે તેથી હું હવે પછીના વિભાગમાં જઈશ અને તમે પહેલાથી જ જાણતા હશો કે માઇક્રો હીટર કેવી રીતે બનાવવુ હું પછીના વિભાગમાં જઈશ આ ઇલેક્ટ્રોડ્સ છે તેની SEM ઇમેઝિઝ છે અને આ તે વસ્તુ છે જેની ઉપર માઇક્રો હીટર છે તેથી ત્યાં એક માઇક્રો હીટર છે કે જેના પર એક ઇન્સ્યુલેટર છે જેના પર ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ છે તેથી ત્યાં એક માઇક્રો હીટર છે કે જેના પર એક ઇન્સ્યુલેટર છે જેના પર ઇન્ટરડિજિટ્ડ ઇલેક્ટ્રોડ છે અને પછી જો હું આગળની સ્લાઇડ પર જાઉં તો તમે અહીં પાઇઝોરેઝિસ્ટીવ મટિરિયલ અથવા ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ જોઈ શકો છો તમે પાઇઝોરેઝિસ્ટર પર સોનાના પેડ્સ જોઈ શકો છો ત્યાં સિલિકોન ડાયોક્સાઇડ છે જેના પર ત્યાં સોનું પેડ છે જે SU 8 સ્તંભ છે અને તમે અહીં એક સેન્ટ ની સામે ચિપ જોઈ શકો છો તે સેન્ટ ના ઉપયોગનું કારણ એ છે કે સિક્કોનું કદ બદલાતું નથી તેથી જ ફોટોગ્રાફ એક સેન્ટ સાથે છે અને અહીં તમે પરિણામો જોઈ શકો છો તમે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેન્સરગ્રસ્ત ક્ષેત્રમાં રહેલ પેશીમાં સામાન્ય પેશીઓની તુલનામાં વિવિધ ગુણધર્મો યાંત્રિક ગુણધર્મો હશે અને તે જ રીતે જો તમે આ વિશિષ્ટ ગ્રાફ જોશો તો તમે ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેન્સરગ્રસ્ત પેશીઓની રેઝિસ્ટિવીટી સામાન્ય પેશીઓની રેઝિસ્ટિવીટી કરતા અલગ છે અને આ ગ્રાફ માંથી તે ખૂબ નજીક છે જ્યારે તમે થર્મલ વાહકતાને સમજો છો ત્યારે તમે સમજી શકશો કે કેન્સરગ્રસ્ત પેશીઓ સામાન્ય પેશીઓની તુલનામાં જુદા જુદા પ્રકારની થર્મલ વાહકતા દર્શાવે છે તેથી હવે આ ફક્ત 6 સબ્જેક્ટ માટે છે કારણ કે તમે અહીં 3 સામાન્ય અને 3 કેન્સર જોઈ શકો છો જો હું તેને 6 સબ્જેક્ટ માંથી વધારીને 200 સબ્જેક્ટ કરુ તો મારી પાસે અથવા આપણી પાસે એક્ઝિસ્ટિંગ મોરાલીટિ સાથે આ ત્રણ ગુણધર્મોને કેવી રીતે સુસંગત કરવા તે વિશે સારી સમજ થઇ શકે છે તે તમારા બાયોમાર્કર્સ છે જો કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને મને ફોરમ મા પુછી શકો છો જેથી આપણે આગળ ચર્ચા કરી શકીએ અને હવે આ સાથે આગળ વધવા માટે હું તમને આ ચોક્કસ ટૂલ બતાવીશ તેથી આપણો મતલબ જે છે તે તમે વિડિઓમા જોઈ શકો છો અને આ વિડિઓમાં તમે જે જોઈ શકો છો તે છે કે ત્યાં ઇન્ડેન્ટર્સ છે બરાબર અને આ ઇન્ડેન્ટર્સ પેશીઓ ને દબાવે છે અને જ્યારે ઇન્ડેન્ટર્સ કોઈ પેશીઓ સામે દબાવે ત્યારે ત્રીજો ઇન્ડેન્ટર પણ છે તેથી એકવાર પેશી હોય પછી તમે તેને દબાવો અને પછી તમે પેશીઓને ફેરવો ફરીથી તમે તેને દબાવો અને તમે તેને ટોચ પરથી દબાવો તેથી તમે પેશીની મોટાભાગની સપાટીને ઢાંકી રહ્યા છો જે વધુ સારું છે તમે ગુણધર્મોને જાણો છો અથવા પેશીઓના વધુ વિસ્તારને સમજવું અથવા આવરી લેવું મહત્વપૂર્ણ છે કારણ કે પેશી એ આઇસોટ્રોપિક છે અને ચાલો હવે આપણે એક બીજી ચિપ જોઈએ જેની આપણે બનાવટ કરી શકીએ છીએ જેની ડિઝાઇન વિવિધ પ્રકારની હોય છે પરંતુ તે જ પેશી ગુણધર્મોને સમજવા માટે તે એક ઇંટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ અને હીટર ધરાવે છે જે તમારા ઇલેક્ટ્રિકલ અને થર્મલ ગુણધર્મો છે તેથી આપણે શું કરીશું આપણે પછી મોડ્યુલ માં તે વિભાગને આવરી લઈશું તે એક નાનો વિભાગ છે તેથી તમે સમજો છો કે આ વિભાગમાં મેં તમને જે રીતે શીખવ્યું છે કે કેવી રીતે ચીપ બનાવી શકાય છે ફક્ત તે જ નહીં ચીપ ની બનાવટની બીજી રીત પણ છે અને ચાલો આ બાબતની વાત આગળના મોડ્યુલ માં કરીએ જેથી આ મોડ્યુલ ને લંબાઈની દ્રષ્ટિએ જરૂરી કરતાં વધારે ન વધારવી ઘણી વસ્તુઓ થી સતત વ્યક્તિને કંટાળો આવી જાય છે તેથી હું તમને આગામી વર્ગમાં એક નવી ચિપ સાથે લઇ જઇશ જે વિદ્યુત અને થર્મલ ગુણધર્મો પણ કરી શકે છે અથવા તમે પેશીના ઇલેક્ટ્રિકલ અને થર્મલ ગુણધર્મોને માપી શકો છો ત્યાં સુધી તમે કાળજી લેશો હું તમને પછીના વર્ગમાં જોઈશ